રજીસ્ટર એડ્રેસિંગ મોડ તેથી જ્યાં સ્ત્રોત અથવા ગંતવ્ય CPU રજીસ્ટરમાંથી એક છે ઉદાહરણ MOV R0A જ્યાં R0 ને A ની સામગ્રી મળે છે MOV AR7 A ને R7 ની સામગ્રી મળે છે તેથી તે પ્રમાણે આપણે CPU રજિસ્ટર તરીકે સ્ત્રોત અથવા ગંતવ્યમાંથી એક બનાવી શકીએ છીએ જેમ કે આ સૂચના MOV DPTR 25F5H છે તેથી DPTR જોડી આ મૂલ્ય મેળવશે તેથી DPH ને 25 મળશે અને DPLને F5 મળશે અથવા આપણે આ વ્યક્તિગત રજિસ્ટરને DPL DPH ઍક્સેસ કરી શકીએ છીએ તેથી MOV R5DPL છે તેથી DPLની સામગ્રી R5 પર આવશે તેથી અહીં R5 R4 અથવા R3 એવો નંબર હોવો જોઈએ કે જે રજિસ્ટર નંબરમાં અલ્પવિરામ DPH ખૂટે છે તેથી તે રજિસ્ટરને DPH રજિસ્ટરની કિંમત મળશે અને આપણી પાસે MOV R4R7 જેવી સૂચના હોઈ શકતી નથી તેથી આની મંજૂરી નથી તેથી જો તમે ખરેખર વર્તમાન રજિસ્ટર 7 ની સામગ્રીને 4 રજીસ્ટર કરવા માટે ખસેડવા માંગતા હોવ તો તમારે અનુરૂપ મેમરી સરનામું આપવું પડશે તેથી તમે આના જેવું કંઈક લખી શકો છો કે MOV 47 તેથી મૂળભૂત રીતે ત્યાં શું થશે કે મેમરી લોકેશન 4 એ મેમરી લોકેશન 7 ની સામગ્રી મેળવશે અને આપણે એવું ધારી રહ્યા છીએ કે તમારા મેમરી સ્થાનો વર્તમાન રજિસ્ટર બેંક છે તે બેંક 0 છે પછી આ રજીસ્ટર 7 ની સામગ્રીને રજીસ્ટર 4 માં સ્થાનાંતરિત કરશે જો તમે કેટલીક અન્ય બેંકોનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો યોગ્ય રીતે આપણે આ બે મેમરી સ્થાન સરનામાંઓની ગણતરી કરવી પડશે અને પછી આપણે તે મૂલ્યો મૂકવા પડશે તેથી આ રીતે આપણે રજિસ્ટર વચ્ચે સામગ્રીને સ્થાનાંતરિત કરવા માટે આ સરનામાંનો ઉપયોગ કરી શકીએ છીએ ડાયરેક્ટ મોડ આપણે 8 બીટ એડ્રેસ દ્વારા ડેટાનો ઉલ્લેખ કરીએ છીએ તેથી સામાન્ય રીતે સરનામાં 30h થી 7Fh ની રેન્જમાં હોય છે તેથી આપણે MOV A70h જેવા લખી શકીએ છીએ તેથી મેમરી લોકેશન 70h ની સામગ્રી A રજિસ્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવશે તેથી આ તે 30 થી 7F મેમરી શ્રેણી છે જેના વિશે હું વાત કરી રહ્યો હતો તેથી ડાયરેક્ટ મોડમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને પછી MOV R040h મેમરી સ્થાન 40h થી R0 ની સામગ્રીની નકલ કરો તેથી આ રીતે આપણે આ વસ્તુ કરી શકીએ છીએ તેથી આ એક MOV 0D0h A છે 0D0h એ PSW રજિસ્ટર છે આ સ્પેશિયલ ફંક્શન એડ્રેસ છે અને 0D0h આ રજિસ્ટર PSW માટે ખાસ ફંક્શન એડ્રેસ છે તેથી ત્યાં સંચયકર્તાની સામગ્રી ત્યાં જશે તેથી જો આપણે A ની સામગ્રીને PSW રજિસ્ટરમાં મૂકીએ તો પછી આપણે R0 થી R7 સાથે કાર્ય કરી શકીએ છીએ તેથી પછી આપણને ડાયરેક્ટ મોડ મળ્યો છે તેથી સીધા મોડમાં આપણી પાસે આ સૂચનાઓ MOV A4 હોઈ શકે છે તેથી રજીસ્ટર લખવાને બદલે જ્યારે તમે MOV AR4 જેવું લખો તો તમે આ મેળવી શકો છો અને તે MOV A4 ની સમકક્ષ છે પછી આપણી પાસે આ MOV 72 હોઈ શકે છે જે MOV R7R6 ની સમકક્ષ છે પછી MOV A7 છે તેથી આ સાચું છે પરંતુ આ આપણે લખી શકતા નથી જે MOV AR7 છે તેથી આને તેઓ MOV R2 5 છે તેથી R2 અને MOV R25 માં 5 મૂકો તેથી તે સામગ્રી R2 માં RAM 5 ની સામગ્રી મૂકે છે તેથી આ આપણે પહેલાથી જ ચર્ચા કરી છે અને અહીં નોંધનીય બાબત એ છે કે આ MOV A R7 છે અને તેથી આને મંજૂરી નથી તેથી ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં R7 નો ઉપયોગ કરી શકાતો નથી તમે આ રજિસ્ટર ઇનડાયરેક્ટ મોડ નો ઉપયોગ કરી શકો છો જે સ્ત્રોત અથવા ગંતવ્યનું સરનામું રજિસ્ટરમાં ઉલ્લેખિત છે તેથી તમે MOV psw0 જેવું કહી શકો છો તેથી તે રજિસ્ટર બેંક 0 નો ઉપયોગ સેટ કરે છે અને પછી આપણે તે MOV R00x3C કહીએ છીએ તેથી r0 આ 3C ની કિંમત મેળવે છે અને પછી MOV r03 ને આપણે વેલ્યુ 3 મુકી રહ્યા છીએ તેથી ત્યાં શું થશે કે કારણ કે r0 આ વેલ્યુ 3 C ધરાવે છે તેથી આ 3 મેમરી એડ્રેસ તરીકે ઉપયોગમાં લેવાશે અને પછી આ મેમરી એડ્રેસ તે સામગ્રી મેળવશે કે જેનો આપણે અહીં ઉલ્લેખ કર્યો છે તેથી જ્યારે આપણે આ સૂચનાનો અમલ કરીએ છીએ તે MOV r03 છે તેથી તે મેમરી સ્થાન મેળવશે અને 3C ને મૂલ્ય 3 મળશે તેથી આ હેતુ માટે ફક્ત રજીસ્ટર R0 અને R1 નો ઉપયોગ કરી શકાય છે તેથી તમે mov r23 જેવા અન્ય કોઈપણ રજિસ્ટરનો ઉપયોગ કરી શકતા નથી તેથી તે શક્ય નથી અને ફક્ત R0 અને R1 અને આપણે સાવચેત રહેવું જોઈએ કે R0 અને R1 તેઓ યોગ્ય મૂલ્યો સાથે પ્રારંભ કરવામાં આવ્યા છે તેથી આ કિસ્સામાં જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે આપણે R0 સેટ કરીએ છીએ અને સૌ પ્રથમ આપણે બેંકને સેટ કરીએ છીએ અને પછી તે બેંકમાં R0 રજિસ્ટરમાં આપણે આ મૂલ્ય 3 C મૂકી રહ્યા છીએ અને પછી આ મુવમેન્ટ કરી રહ્યા છીએ અથવા તમે પડી શકો છો તેથી તે આંતરિક મેમરી કામગીરી માટે છે તેથી જ્યારે તમે પરોક્ષ મોડમાં ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે આંતરિક મેમરી ને તમે તેને આ રીતે કરી શકો છો તેથી જો તમે પરોક્ષ મોડમાં બાહ્ય મેમરીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો આપણે આ DPTR રજિસ્ટરનો ઉપયોગ કરવો પડશે તેથી સૂચનાઓની આ જોડી મેમરી સ્થાન 9000 ની સામગ્રીને A રજિસ્ટરમાં મૂકશે અને 9000 એ બાહ્ય મેમરી સ્થાન છે તેથી આપણે સૌ પ્રથમ 9000 ની કિંમત ને dptr રજિસ્ટરમાં ખસેડીએ છીએ તેથી DPH ને 90 મળે છે DPL ને 0 0 મળે છે તેથી DPTR જોડીને 9000 h મળે છે અને પછી આપણે કહીએ છીએ MOVX Adptr તેથી તે એક્સટર્નલ મેમરી અને મેમરી લોકેશન 9000 ને એક્સેસ કરશે ત્યાંથી સામગ્રી A પર એકઠી થશે તેથી MOVX ને આંતરિક મેમરી એક્સેસ માટે મંજૂરી નથી તેવી જ રીતે MOV ને બાહ્ય મેમરી એક્સેસ માટે મંજૂરી નથી તેથી આ x એ ચિહ્નિત કરશે કે પ્રોસેસર બાહ્ય મેમરીને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે રજીસ્ટર ડાઇરેક્ટ મોડ સ્ત્રોત અને ગંતવ્ય સરનામાં એ મૂળ સરનામાં અને સંચયકનો સરવાળો છે કેટલીકવાર સંચયકનો ઉપયોગ ઇન્ડેક્સ તરીકે થઈ શકે છે જેમ કે આ એક કહેવું તેથી MOV dptr 4000h dptr ને 4000 મળે છે પછી MOV A5 અને પછી આપણે અહીં MOVC A Adptr કહીએ છીએ તેથી વર્તમાન સામગ્રી 5 છે તેથી આ DPTR મૂલ્ય તેમાં ઉમેરવામાં આવશે તેથી તે રીતે આપણને વેલ્યુ 4005 મળશે અને પછી આ એક્સટર્નલ પ્રોગ્રામ મેમરીમાંથી આપણે A રજિસ્ટરમાં મૂલ્ય મેળવી રહ્યા છીએ તેથી જ્યારે તમે અમુક પ્રકારના લુક અપ કોષ્ટકો ધરાવો છો ત્યારે આ ઉપયોગી હોય છે તેથી જ્યારે પણ આપણી પાસે કોઈ લુકઅપ ટેબલ હોય ત્યારે શું થાય છે કે કદાચ આપણી પાસે અમુક ફંક્શન f અને x ના વિવિધ મૂલ્યો માટે છે અને આપણી પાસે ટેબલ છે તેથી આ x છે અને આ f છે તેથી આ 0 1 2 3 છે તેથી અમુક મૂલ્ય સુધી 100 સુધી કહો કે આપણે મૂલ્યોની ગણતરી કરી છે અને તે મૂલ્યો A માં સંગ્રહિત છે તેથી આ વિવિધ મૂલ્યો છે તેથી પ્રોગ્રામ લખતી વખતે તેથી કોડને અલગથી લખવાને બદલે આપણે શું કરીએ છીએ કે આપણે મેમરીનો એક ભાગ લઈએ છીએ અને પછી ત્યાં આપણે વિવિધ સ્થળોએ આ ફંકશન f ની કિંમતો લખીએ છીએ પ્રથમ સ્થાનને ફંક્શન f ની કિંમત મળી છે પછી પછીનું f પર છે પછીનું તે f છે આ સામાન્ય રીતે ત્યારે ઉપયોગી છે કે જ્યારે તમે ઉદાહરણ તરીકે કહો કે કેટલાક ફિલ્ટરિંગ ઑપરેશન કરી રહ્યા છો જ્યાં આ સિગ્નલ નમૂનાઓ ફિલ્ટર ગુણાંક દ્વારા ગુણાકાર કરવામાં આવે છે તેથી ફિલ્ટર ગુણાંક નિશ્ચિત છે જે બદલાશે નહીં તેથી તેઓ ફિલ્ટર ગુણાંક હોઈ શકે છે જે આ પ્રકારના લુકઅપ કોષ્ટકમાં સંગ્રહિત કરી શકાય છે હવે કારણ કે આ મૂલ્યો બદલાવાના નથી તેથી અમુક અર્થમાં આપણે કહી શકીએ કે તેઓ કોડનો ભાગ છે કારણ કે મૂલ્યો બદલાશે નહીં તેથી આપણે શું કરીએ છીએ તે હોઈ શકે છે જેથી તમારા પ્રોગ્રામમાં તમે લખી રહ્યા છો તેથી આ પ્રોગ્રામનો એક ભાગ હોઈ શકે તે પછી આપણને મુખ્ય પ્રોગ્રામ મળ્યો છે પરંતુ આ સમગ્ર બાબતને પ્રોગ્રામ તરીકે ગણી શકાય હવે તમારે અમુક કામગીરી કરવા માટે આ સ્થાનોની સામગ્રીને ઍક્સેસ કરવાની જરૂર છે હવે આ ખાસ ઉદાહરણ જે આપણી પાસે છે તેથી તે શું કરે છે કે તે કોઈક રીતે ધારો કે આ બાહ્ય મેમરી સ્થાન 4000 થી આગળ સંગ્રહિત છે તેથી 4000 4001 જેમ કે તેથી આપણે પાંચમા મૂલ્યને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી f આપણે f 5 ની કિંમત સાથે સ્થાનને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પછી આ 4000 સાથે આપણે 5 ઉમેરીએ છીએ જેથી તે આ ચોક્કસ સરનામામાં આવે એટલે કે આ ચોક્કસ સરનામા પર આવે અને પછી MOVC A a dptr આ સૂચના શું કરે છે તેથી dptr સાથે A રજિસ્ટરની કિંમત ઉમેરવામાં આવશે અને તે દરે આ સમગ્ર બાબત પર બરાબર છે દરે A પ્લસ dptr પર છે તેથી તે સિમેન્ટિક્સ છે તેથી તે મૂલ્ય 4005 બને છે તેથી મેમરી સ્થાન 4005 સામગ્રી સંચયકર્તા પર આવે છે તેથી તે રીતે તમે આ સ્થાનની સામગ્રી મેળવો છો તેથી આ ત્યારે ખૂબ જ ઉપયોગી હોય છે કે જ્યારે તમને બાહ્ય મેમરીમાં અરે તરીકે સંગ્રહિત આ પ્રકારના લુક અપ કોષ્ટકો મળે છે અને પછી તમે તમારા કોડમાં તેનો ઉપયોગ કરી શકો છો તેથી ત્યાં તે હેતુ માટે આ વિશે વિચારવામાં આવ્યું છે અને કારણ કે આ માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ એમ્બેડેડ એપ્લિકેશન માટે થાય છે તેથી ઘણી વખત આપણને આ પ્રકારની પરિસ્થિતિ મળી હોય છે તેથી કદાચ આપણી પાસે અમુક જટિલ કાર્ય છે તેથી દર વખતે તેની ગણતરી કરવી મુશ્કેલ હોવા છતાં શું કરવામાં આવે છે કે તેઓ ડિઝાઇન સમયે માત્ર એક જ વાર ગણતરી કરવામાં આવે છે અને મૂલ્યો લુકઅપ ટેબલ તરીકે રાખવામાં આવે છે અને તે કોડનો એક ભાગ બની જાય છે તેથી તે કરી શકાય છે તેથી આગળ બીજું જુઓ તો તે ક્યાં છે તેથી આપણી પાસે આ PC પણ હોઈ શકે છે આ આધાર સરનામું DPTR અથવા પ્રોગ્રામ કાઉન્ટર હોઈ શકે છે તેથી આપણે એક ઉદાહરણ જોયું છે કે જ્યાં આધાર સરનામું DPTR છે તેથી આ બીજું છે તેથી જ્યારે પણ અન્ય શક્યતાઓ છે કે આપણી પાસે આ વસ્તુ PC ના સંદર્ભમાં છે જેમ કે MOV A5 પછી 1002 પર 1000 પર આપણને MOVC A APC મળ્યું છે તેથી તે આ મેમરી સ્થાન 1008 ધરાવતું હશે તેથી આ માટે 1000 ની જરૂર છે અને આ સૂચનાનો સામનો કરવામાં આવ્યા પછી છે તેથી આ સૂચનાનો સામનો કર્યા પછી PC મૂલ્ય 1003 છે તેથી તે 1003 સાથે આ 5 ઉમેરવામાં આવશે તેથી તે 1008 બનશે તેથી આ રીતે આપણી પાસે આ 1008 રીમોટ લોકેશન કન્ટેન્ટ A રજિસ્ટરમાં ઉપલબ્ધ છે તેથી આ movc સૂચના આંતરિક કોડ મેમરી વાંચી શકે છે તેથી તે રીતે તે ત્યાંથી મૂલ્ય મેળવી શકે છે પછી A રજિસ્ટર તેને ડાયરેક્ટ અને રજિસ્ટર મોડ દ્વારા એક્સેસ કરી શકાય છે તેથી ડાયરેક્ટ અને રજિસ્ટર મોડ બંનેનો ઉપયોગ કરી શકાય છે તેથી આ ત્રણ સૂચનાઓ વિવિધ પ્રકારના કોડ સાથે સમાન કાર્ય ધરાવે છે જેમ કે આ A રજિસ્ટરનું સરનામું E5 છે તેથી આપણી પાસે આ MOV A00 હોઈ શકે છે તેથી તે E5 00 તરીકે કોડેડ છે અને પછી MOV acc00h છે તેથી તે એક અલગ ફોર્મેટ 8500E0 માં કોડેડ પણ છે અને તે જ રીતે આ MOV 0e00 h છે તેથી આ વાસ્તવમાં તે સંચયક પણ છે તેથી e 0 એ A રજિસ્ટરનું સરનામું છે તેથી e0 એ A રજિસ્ટરનું સરનામું છે તેથી આ બધા સમાન છે તેથી આ સૂચના અને આ સૂચના તેઓ સમાન છે અને આ સૂચના સાથે અર્થપૂર્ણ રીતે સમાન હોય છે જો કે અહીં સૂચનાનું કદ 2 બાઈટ છે અને અહીં ત્રણ બાઈટ છે પરંતુ અર્થપૂર્ણ રીતે તે સમાન છે તેવી જ રીતે આ ત્રણ સૂચનાઓ તેઓ MOV C R1 પછી mov એક્યુમ્યુલેટર અલ્પવિરામ r1 અને MOV 0e0hr1 છે તેથી તેઓ બધા સમાન છે તેથી e0 જેમ આપણે કહ્યું છે કે e0 એ એક્યુમ્યુલેટર રજીસ્ટરનું સરનામું છે તેથી તે રીતે તે રહે છે અને તે તેના જેવું જ છે તેથી આ બધી સૂચનાઓનો તેમને સમાન અર્થ મળ્યો છે બી રજિસ્ટર જેવા કેટલાક અન્ય વિશેષ કાર્ય નોંધાયેલા છે તેથી તે હંમેશા ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં સ્વીકારીને ડાયરેક્ટ મોડમાં વાપરી શકાય છે આ બે સૂચનાઓનો અલગથી ઉપયોગ કરી શકાય છે તેથી આ MOV B00 h છે તેથી આ કોડ 8500F0 છે પછી mov 0f0h 00 છે તેથી આ પણ સમાન છે અને તે જ સૂચના સમાન અર્થ છે પરંતુ તે વિવિધ ફોર્મેટ ધરાવી શકે છે તેથી આ બધા સમાન હશે અને b f 0 તરીકે કોડેડ છે તેથી તે f 0 અહીં આવે છે તેથી અહીં પણ તે જ વસ્તુ છે તેથી સમાન અર્થ ધરાવતી બે સૂચનાઓ પછી P0 થી P3 છે તેથી તેનો ઉપયોગ MOV P0A જેવા સીધા સરનામા તરીકે થઈ શકે છે તેથી આ ah છે તેથી આપણી પાસે આ P0 રજિસ્ટર આ 80 છે p 0 રજીસ્ટર સરનામું 80 h છે તેથી આ F580 છે તો પછી આપણી પાસે આ સૂચના હોઈ શકે છે જે F580 પણ હશે પરંતુ અહીં h નો સ્પષ્ટ ઉલ્લેખ છે પછી આપણી પાસે MOV P0 P1 પણ હોઈ શકે છે જેમ કહો કે તો આ P0 છે 80 છે અને P1 90 છે તેથી MOV P0P1 તેથી આ 3 બાઈટ સૂચના બની જાય છે અને આપણી પાસે આના જેવું કંઈક હોઈ શકે છે તેથી આ આ P0 થી P3 છે તેથી આપણે તેમને સીધા સરનામાં તરીકે ઉપયોગ કરી શકીએ છીએ પછી અન્ય SFRs જેમ કે PCON TMOD PSW કે તેઓ પણ આ મુવમેન્ટ માટે ઉપયોગમાં લઈ શકાય છે તેથી બધા ખાસ ફંક્શન રજિસ્ટર જેમ કે એક્યુમ્યુલેટર B PCON વગેરે તેઓ નામ અને સીધા સરનામા દ્વારા સુલભ છે પરંતુ તે બંને સીધા સરનામાં તરીકે કોડેડ હોવા જોઈએ તેથી એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામમાં લખતી વખતે આપણે તેમને નામ અથવા સીધા સરનામા તરીકે લખી રહ્યા છીએ પરંતુ જ્યારે મશીન કોડ જનરેટ થાય છે ત્યારે તેઓ ફક્ત સીધા સરનામાં તરીકે કોડેડ હોય છે તે સ્પષ્ટ છે આગળ આપણે તાત્કાલિક એડ્રેસિંગમાં જોઈએ છીએ જેમ કે ADD A3dh તેનો અર્થ એ કે A રજિસ્ટર સાથે આપણે 3dh મૂલ્ય ઉમેરવા માંગીએ છીએ તેથી આ સૂચના 2 બાઈટની સૂચના છે જ્યાં પ્રથમ બાઈટ એ એડ A માટે Op કોડ અને Op કોડ છે 24 છે તેથી તે 24 છે અને પછી તેઓ તાત્કાલિક 24 ઉમેરે છે અને તાત્કાલિક મૂલ્ય આપણા પહેલાના માટે હશે અને તમે Op કોડને અનુસરશો તેથી તે 3d છે તેથી આ 3d એ સીધો એડ્રેસિંગમાં તાત્કાલિક ડેટા છે તેથી તમારી પાસે MOV R30E8h જેવું હોઈ શકે છે એટલે કે મેમરી લોકેશન 0E8h ની સામગ્રી રજીસ્ટર R3 પર આવશે તેથી આ છે આ ઓપ કોડ ab છે અને સરનામું EA છે અને સરનામું જો વેલ્યુ છે તો એડ્રેસ વેલ્યુ 8 છે તેથી તે આ બીજા બાઈટ પર આવશે તેથી આપણે આ રીતે સીધું એડ્રેસિંગ કરી શકીએ છીએ તેથી આ સૂચના ફોર્મેટ છે જેમ કે રજિસ્ટર એડ્રેસિંગ તેથી આ op code ત્યાં હશે અને ત્યાં ત્રણ બિટ્સ હશે જે રજિસ્ટરને ઓળખશે તેથી આ mov a છે તેથી આ બધી સૂચનાઓ છે તેથી આ બધા એક પ્રકારની સૂચનાઓ ખસેડે છે અને તેઓને કોડ મળ્યો છે જેમ કે E અને પછી આ પ્રથમ 5 બિટ્સ નિશ્ચિત છે તેથી આ mov a માટે છે અને આ પ્રથમ 5 બિટ્સ નિશ્ચિત છે અને પછી આગામી ત્રણ બિટ્સ રજીસ્ટર r0 r1 r2 ને r7 સુધી ઓળખશે તેથી તે રીતે આ op કોડ કોડિંગ કરવામાં આવે છે અને તેવી જ રીતે A ને કોડ મળ્યો છે કારણ કે ફરીથી 5 બિટ્સ આવશે અને તે 2 બનશે તેથી આ છેલ્લું રૂપરેખાંકન આવશે જ્યાં આ બિટ્સ વાસ્તવમાં 0010 છે આ 4 બિટ્સ 0010 હશે અને તે પછી આપણી પાસે 1111 હશે કારણ કે આ R7 છે તેથી તે રીતે આ 3 બિટ્સ 7 અને આ 00101 ને અનુરૂપ હશે તેથી add a માટે ઓપ કોડ હશે તેથી આ રીતે આપણી પાસે વિવિધ સૂચનાઓ માટે અલગ અલગ કોડિંગ હોઈ શકે છે અને તેઓને મળી છે તેથી એટલે કે તેઓને એકરૂપતા મળી છે તેથી આ આ ફોર્મેટમાં હશે બીજી બાજુ જો આપણે આ રજીસ્ટર પરોક્ષ સરનામાં વિશે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે માત્ર બે રજીસ્ટરને જ મંજૂરી છે જેમ કે r0 અને r1 તેથી આપણી પાસે i બરાબર 0 અથવા i બરાબર 1 હોઈ શકે છે તેથી 1 બીટ એ ઓળખવા માટે પૂરતું છે કે આ r0 અથવા r1 છે તેથી જ્યારે તમે કહો છો કે MOV AR1 છે તેથી તે E7 તરીકે કોડેડ છે પછી તે જ રીતે MOVC AAdptr છે તેથી આને 93 તરીકે કોડેડ કરવામાં આવશે પછી આ MOVC AAPC તેથી તે 83 તરીકે કોડેડ થશે તેથી આ રીતે આ MOVX DPTRA કરવામાં આવશે તેથી આ આ વસ્તુને ઍક્સેસ કરશે પછી આપણને સંબંધીનું સરનામું મળ્યું છે તેથી સંબંધિત એડ્રેસિંગ એ આની એક શ્રેણી છે જે જમ્પ સૂચનાના સંદર્ભમાં આવે છે તેથી જો આપણે આ જમ્પ અથવા આ JMP સૂચના જોઈએ તો સામાન્ય રીતે આ બધા જમ્પ ઑપરેશન્સ સાથે જે આપણી પાસે છે તેથી જો તમે કોઈપણ પ્રોસેસરમાં તપાસ કરો છો તો સૂચનાઓ જમ્પ માટેના કેટલાક ઓપ કોડ અને પછી તમે જ્યાં જમ્પ કરવાં માંગો છો તે સરનામું છે તેથી લાક્ષણિક ઉદાહરણ કહો કે 8085 માં આપણે 2000 H ની જમ્પ લગાવી છે તેથી તે આ કરે છે અને તે પ્રોગ્રામ કાઉન્ટરને 2000 ની કિંમત સાથે લોડ કરે છે તેથી આગામી સૂચના અમલમાં મુકવામાં આવે છે તે સ્થાન 2000 પર સંગ્રહિત સૂચના છે તેથી આ જમ્પ આપણી પાસે વિવિધ પ્રકારનું વર્ગીકરણ હોઈ શકે છે એક વર્ગીકરણ કાર્યક્ષમતામાંથી છે જે શરતી વિરુદ્ધ બિનશરતી છે તેથી આ આપણે જોયું છે કે આપણે 0 પર જમ્પ માર્યો છે સંદર્ભ સમય 2018 0 પર જમ્પ 0 પર નહીં તેથી તે શરતી જમ્પ છે અને આપણને JMP સૂચનાની જેમ બિનશરતી જમ્પ મળ્યા છે આ જમ્પનું બીજું વર્ગીકરણ આ સંપૂર્ણ જમ્પ અને સંબંધિત જમ્પ જેવું હોઈ શકે છે સંપૂર્ણ જમ્પ અને સંબંધિત જમ્પ જેમ કે ધારો કે હાલમાં આપણે અમલ કરી રહ્યા છીએ આપણે મેમરી લોકેશન 1000 પર છીએ અને હું ત્યાં મૂકી રહ્યો છું અહીંથી હું 1500 સ્થાન પર જવા માંગુ છું ત્યાં જમ્પ સૂચના મૂકો તેથી આગામી સૂચનાનો અમલ કરવામાં આવે છે તે સ્થાન 1500 પરની સૂચના છે હવે આ સારું છે તેથી અમલ સારી રીતે થશે તેથી અહીં જે થઈ રહ્યું છે તે હું ખાસ કહી રહ્યો છું કે ગંતવ્યનું સરનામું શું છે ગંતવ્ય સરનામું સીધું સ્પષ્ટ થયેલ છે તેથી તમે કહી શકો છો કે ગંતવ્ય સીધું ઉલ્લેખિત છે આ જ વસ્તુ કરવાની બીજી રીત એ છે કે તે વત્તા 500 સ્થાનો દ્વારા જમ્પ મારવો છે તો એવું કંઈક તેથી અત્યારે હું 1000 પર છું તેથી જો હું વત્તા 500 કહું છું તેથી વર્તમાન સ્થાનના સંદર્ભમાં તમે 500 સ્થાનોથી આગળ વધો તેથી આનો અર્થ એ છે કે 500 સ્થાનો દ્વારા આગળ વધો તેથી આ એક અથવા આ એકને અમલમાં મૂક્યા પછી અસર સમાન છે તેથી તે ફક્ત આ સરનામાં પર આવે છે પરંતુ આપણે તેને કહેવાની રીત અલગ છે એ જ રીતે તમે જમ્પ 400 કહી શકો છો જેથી તમે અમલમાં સ્થાન 600 પર પાછા જાઓ તેથી તે રીતે આપણે આગળ અને પાછળ બંને જમ્પ કરી શકીએ છીએ અને તેથી આ પ્રકારના જમ્પ છે તેથી તેને સંબંધિત જમ્પ તરીકે ઓળખવામાં આવે છે તેથી આ ખરેખર સંબંધિત જમ્પ છે જેના વિશે આપણે વાત કરીએ છીએ કારણ કે આ જમ્પઓ વર્તમાન સરનામાની તુલનામાં લક્ષ્ય સરનામું સ્પષ્ટ કરે છે વર્તમાન સરનામું જે આપણે કહી રહ્યા છીએ તેના સંબંધમાં તમે ક્યાં જમ્પ મારવા માંગો છો હવે આ બધી વસ્તુઓ શા માટે આ સાપેક્ષ જમ્પ શા માટે ચિત્રમાં આવી રહ્યો છે અને તે શા માટે છે આટલું મહત્વપૂર્ણ અથવા બિલકુલ ઉપયોગી હોઈ શકે છે તેથી તે આના જેવું છે ધારો કે મેં એક પ્રોગ્રામ લખ્યો છે અહીં 1500 જમ્પ અથવા 1500 અહીં ક્યાંક છે જેવી સૂચના છે અને આ પ્રોગ્રામ સ્થાન 0 થી શરૂ થઈ રહ્યો છે હવે જો આ આખરે મારી કોમ્પ્યુટરની ભૌતિક મેમરી છે અને જો હું ધારું કે પ્રોગ્રામ મેમરી સ્થાન 0 થી લોડ થયેલ છે જો હું ધારું કે પ્રોગ્રામ મેમરી સ્થાન 0 થી લોડ થશે પછી આ જમ્પ બરાબર છે તેથી આ અહીં લોડ થયેલ છે તેથી જ્યારે આ ચોક્કસ સૂચનાની વાત આવે છે તેથી તે ચલાવે છે તેથી 1500 જમ્પ તે લોકેશન 1500 પર જાય છે પરંતુ આગલી વખતે જ્યારે તમે પ્રોગ્રામ ચલાવો ત્યારે તેને સ્થાન 0 થી લોડ થવાને બદલે ધારો કે પ્રોગ્રામ લોકેશન 5000 થી લોડ થયેલ છે પ્રોગ્રામ લોકેશન 5000 થી લોડ થાય છે પછી શું થાય છે કે આ જમ્પ અથવા તેથી આ 1500 સરનામું છે તેથી આ વધુ 1500 નથી આ મૂળભૂત રીતે 6500 છે તેથી મારે ફરીથી આ પ્રોગ્રામમાં આ સુધારો કરવો પડશે તેથી આ જમ્પ 6500 હોવો જોઈએ તેથી જો તમે નિરપેક્ષ જમ્પનો ઉપયોગ કરી રહ્યાં છો તો દર વખતે જ્યારે પ્રોગ્રામ કોઈ અલગ સરનામાંથી લોડ થાય છે ત્યારે આ જમ્પ સરનામાંઓને સુધારવાના છે તેથી પરંતુ જો તે સંબંધિત જમ્પ હોય તો તે જરૂરી નથી કારણ કે અહીં હું 1500 જમ્પ કહી રહ્યો નથી જે હું કહી રહ્યો છું તે વત્તા 500 દ્વારા જમ્પ માર્યો છે તેનો અર્થ છે વર્તમાન સ્થાનના સંદર્ભમાં છે તેથી તમે 500 સ્થાનોથી આગળ વધો અને તે અહીં પણ સાચું છે તેમ અહીં પણ સાચું છે તેથી જો પ્રોગ્રામ 0 એડ્રેસની સરખામણીમાં અલગ એડ્રેસ પરથી લોડ કરવામાં આવ્યો હોય તો પણ તેમાં કોઈ ફરક રહેશે નહીં તેથી આ પ્રોગ્રામ રિલોકેશન આ સંબંધિત જમ્પ તરીકે ઓળખવામાં મદદ કરે છે તેથી આ પ્રોગ્રામ રિલોકેશન નામની પ્રક્રિયામાં મદદ કરે છે એટલે કે પ્રોગ્રામ અલગ સરનામાંથી લોડ થઈ શકે છે અને આગલી વખતે તે મેમરીમાં લોડ થાય છે તેથી તે રીતે આ સંબંધિત જમ્પ ઉપયોગી થશે તેથી આ પ્રોસેસરોએ આ સંબંધિત જમ્પ્સ રજૂ કર્યા છે જેથી આપણે આ રિલોકેશન જોબ્સ સરળતાથી કરી શકીએ જેમ કે જ્યારે તમે કોઈપણ જટિલ સિસ્ટમ વિશે વિચારી રહ્યા હોવ ત્યારે આપણે આ ઘણા વપરાશકર્તા પ્રોગ્રામ્સને મેમરીમાં લોડ કરવા પડશે અને તે સુનિશ્ચિત કરવું શક્ય નથી કે પ્રોગ્રામ હંમેશા સમાન સરનામાંથી લોડ કરવામાં આવશે તેથી આ સંબંધિત જમ્પ આના જેવો હશે તેથી આ કહેવું છે કે તે 11 બીટ જેવું છે આ એક sjmp સૂચના છે sjmp અને પછી સરનામું જ્યાં તમે જમ્પ મારવા માંગો છો તેથી આ sjmp એ એક ઓપ કોડ છે જે આ સંબંધિત સરનામાને અનુસરે છે અને આ સંબંધિત સરનામું 128 થી 127 ની રેન્જમાં છે તેથી તમે વર્તમાન સ્થાનથી 256 સ્થાનોની અંદર જઈ શકો છો તેથી તમે મહત્તમ 128 બાઇટ્સ પાછળ જઈ શકો છો અને તમે વધુમાં વધુ 127 બાઇટ્સ આગળ આવી શકો છો તેથી જો તમારી પાસે આ sjmp માટે મશીન કોડ 80 હોય તો પછી આ ઉપર તરફ આ સંબંધિત સરનામું માઈનસ 2 હોઈ શકે છે તેથી આ માઈનસ 2 FE તરીકે કોડેડ છે તેથી આ જો અહીં છે તેથી વાસ્તવમાં જો તમે આ સૂચનામાં આ sjmp નું કોડિંગ જુઓ તેથી આ sjmp અહીં સૂચના છે તેથી આ 2 બાઈટ સૂચના છે તેથી જો સરનામું જો આ સૂચના સ્થાન 1000 પર હોય તો આ સ્થાન 1000 નો કોડ હશે જે op કોડ ભાગ છે તેથી આ op કોડ ભાગ છે અને સ્થાન 1001 માં આ સંબંધિત સરનામાંનો બીજો ભાગ હશે તો પ્રથમ આ એક છે અને બીજી બાઈટ આ એક છે તેથી આગામી સૂચના જો તમે લોકેશન 1000 પરની મેમરીમાં તપાસ કરો તો તમને લોકેશન 1001 પર ઓપકોડનો પહેલો બાઈટ મળ્યો છે અને તમને બીજી બાઈટ આ કિંમત મળી છે હવે તે પછી PC વેલ્યુ 1002 થાય છે હવે જ્યારે પ્રોસેસર દ્વારા આ સૂચનાનો સામનો કરવામાં આવ્યો છે તો PC ની કિંમત 1002 ની બરાબર છે તેથી ત્યાંથી આપણે અહીં sjmp પર પાછા જવા માંગીએ છીએ અને અહીં 1000 છે તેથી 1002 થી આપણે 1000 પર પાછા જવા માંગીએ છીએ તેથી આપણે બે સ્થળોએ પાછા જવાની જરૂર છે તેથી આ સંબંધિત સરનામું માઈનસ 2 જેટલું બને છે તેથી તેને કોડિંગ કરતી વખતે પ્રથમ બાઈટ આ sjmp 80 માટે કોડ હશે અને બીજી બાઈટ માઈનસ 2 હશે તેથી જ્યારે આ સૂચના અમલમાં મુકવામાં આવશે ત્યારે વર્તમાન PC ની કિંમત 1002 છે અને તેની સાથે આ માઈનસ 2 ઉમેરવામાં આવશે અને તે ચાલુ રહેશે જે સ્થાન 1000 સુધી છે તેથી તે શા માટે છે તેથી આ sjmp નું કોડિંગ છે અહીં આ સૂચના 80 FE હશે અને FE મૂલ્ય માઈનસ 2 ની બરાબર છે તેવી જ રીતે આપણી પાસે અન્ય ચોક્કસ એડ્રેસિંગ હોઈ શકે છે તેથી આપણે ત્યાં sjmp કે નિરપેક્ષ એડ્રેસિંગ જોઈશું ત્યાં ajmp અને ljmp પ્રકારની સૂચનાઓ છે જે આપણે પછી જોઈશું